નમસ્કાર છેલ્લા બે સેશન માં આપણે z પેરામીટર્સ અને y પેરામીટર્સ વિશે ચર્ચા કરી z પેરામીટર્સ ના કિસ્સામાં આપણે 𝐕1 અને 𝐕2 માટે સંબંધ સ્થાપિત કર્યો જે કરંટ ના રૂપમાં બે પોર્ટ પર વોલ્ટેજ છે જ્યારે y પેરામીટર્સ ના કિસ્સામાં આપણે વોલ્ટેજના રૂપમાં બંને બાજુ કરંટ માટેના સંબંધ ને સ્થાપિત કરીએ છીએ હવે ત્રીજી શરત ઉભી થઈ શકે છે જ્યારે તમારી પાસે વોલ્ટેજ અને કરંટ ડિપેંડેંટ ઘટક તરીકે હોય તો પછી તે કિસ્સામાં શું થશે તે પેરામીટર્સનો નવો સેટ આપશે જેના વિશે આપણે આજના સેશનમાં ચર્ચા કરીશું ચાલો આજના લેક્ચર ની ચર્ચા શરૂ કરીએ આપણે આજના સેશનમાં હાઇબ્રીડ પેરામીટર્સ વિશે ચર્ચા કરીશું આપણે z અને y પેરામીટર્સ જોયા પરંતુ ટુ પોર્ટ નેટવર્કના કિસ્સામાં z અને y પેરામીટર્સ શોધવા માટે હંમેશા તમારી પાસે ફ્લેક્સિબ્લિટી હોવી જરૂરી નથી પેરામીટર્સ નો બીજો સેટ વિકસાવવાની જરૂર છે જેમાં તમારી પાસે ડિપેન્ડન્ટ વેરિએબલ્સ તરીકે V1 અને 𝐈2 હોઈ શકે જ્યારે ઇંડિપેન્ડન્ટ વેરિએબલ્સ 𝐕2 અને 𝐈1 હશે આ પ્રકારના સંબંધો તમે મોટાભાગે ટ્રાંઝિસ્ટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માં જોશો ટ્રાંઝિસ્ટર ના કિસ્સામાં જો તમે અભ્યાસ કર્યો હોય તો આપણે h પેરામીટર્સ ના રૂપમાં ટ્રાન્ઝિસ્ટર નું સમકક્ષ મોડેલ વિકસાવેલ છે તે કિસ્સાઓમાં આપણે h પેરામીટર્સ ના વેરિએબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ જેની ચર્ચા આપણે આજના સેશનમાં કરીશું હવે આવા ઉપકરણોના h પેરામીટર્સને પછી તેમના z અને y પેરામીટર્સને પ્રાયોગિક રૂપે માપવા ખૂબ સરળ છે તેથી જ આપણને h પેરામીટર્સ ની ગણતરીમાં વધુ રસ છે તેથી જો તમે યાદ કરો કે આપણે ચર્ચા કરી હતી કે આદર્શ ટ્રાન્સફોર્મર ના કિસ્સામાં આપણે તે સર્કિટ માટે z પેરામીટર્સ બનાવી શકતા નથી પરંતુ આ કિસ્સામાં હાઇબ્રીડ પેરામીટર્સ નો ઉપયોગ કરીને આદર્શ ટ્રાન્સફોર્મર નું વર્ણન કરી શકાય છે હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધોને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું h પેરામીટર્સ ના કિસ્સામાં આપણે કહીશું કે 𝐕1 એટલે કે ઇનપુટ પોર્ટ વોલ્ટેજ એ ઇનપુટ પોર્ટ કરંટ અને આઉટપુટ પોર્ટ વોલ્ટેજ સાથે V1h11I1h12V2 ના રૂપ માં સંમંધિત થશે એ જ રીતે આઉટપુટ પોર્ટ કરંટ જે 𝐈2 છે એ ઇનપુટ પોર્ટ કરંટ અને આઉટપુટ પોર્ટ વોલ્ટેજ વચ્ચે સંબંધ રાખશે અને તેને વ્યાખ્યાયિત કરશે I1h21I1h22V2 h પેરામીટર્સ શોધવા માટે આ બે મૂળભૂત સમીકરણો છે હવે મેટ્રિક્સ ફોર્મ માં આપણે તેને કેવી રીતે રજૂઆત કરીશું તો તમારી પાસે હશે સારાંશમાં આપણે કહી શકીએ કે આપણે તેને ઇનપુટની જેમ બતાવી શકીએ છીએ ડિપેન્ડન્ટ વેક્ટર એ ઇંડિપેન્ડન્ટ વેક્ટર અને h પેરામીટર મેટ્રિક્સ ના ગુણાકાર બરાબર છે હવે h ટર્મ આ કિસ્સામાં હાઇબ્રીડ પેરામીટર્સ અથવા h પેરામીટર્સ તરીકે ઓળખાય છે તેથી શા માટે તેઓને હાઇબ્રીડ કહેવામાં આવે છે કારણ કે આ કિસ્સામાં આપણી પાસે ગુણોત્તર નું મિશ્રણ છે તેથી જો તમે h11 જુઓ તો તે V1I1 વચ્ચે સંબંધ રાખશે જયારે h12V1V2 તેથી જ્યારે તમે આ બંને સમીકરણોને જુઓ તો તમને ખબર પડશે કે પેરામીટર્સમાં કોઈ એકરૂપતા નથી આ હાઇબ્રીડ પ્રકારના પેરામીટર્સ છે જે આપણી પાસે h પેરામીટર્સ ના કિસ્સામાં છે તમે h પેરામીટર્સને કેવી રીતે શોધી શકશો V2 0 સેટ કરીને પેરામીટર્સ નું મૂલ્યાંકન કરી શકાય છે તેનો અર્થ એ કે તમે આઉટપુટ પોર્ટ શોર્ટ સર્કિટ અથવા 𝐈1 0 સેટ કરો છો જે ઇનપુટ પોર્ટ ઓપન સર્કિટ છે તેથી ચાલો આપણે પ્રથમ કેસ જણાવીએ જેમાં આપણે 𝐕2 0 સેટ કરીએ છીએ એટલે કે આઉટપુટ પોર્ટ શોર્ટ સર્કિટ થયેલ છે તેથી જો તમે 𝐕2 0 સેટ કરો તો આ બે સમીકરણો માં શું થશે h11 V1I1 h21 I2I1 હવે બીજો કેસ એ છે કે જ્યારે તમે 𝐈1 0 સેટ કરો છો તેથી અહી જો તમે 𝐈1 0 સેટ કરો તો તમને h12 એ V1 ભાગ્યા V2 મળશે અને h 22 એ તમને I2 ભાગ્યા V2 મળશે h12 V1V2 h22I2V2 હવે આ પેરામીટર્સ તેઓ શું રજૂ કરે છે 𝐡11 એ ઇમ્પિડન્સ ને રજૂ કરે છે કારણ કે તે 𝐕1 અને 𝐈1 વચ્ચેનો ગુણોત્તર છે 𝐡12 એ વોલ્ટેજ ગેઇન છે કારણ કે આ 𝐕1 અને 𝐕2 વચ્ચેનો સંબંધ છે 𝐡21 એ કરંટ ગેઇન છે કારણ કે તે ફરીથી 𝐈2 અને 𝐈1 વચ્ચેનો ગુણોત્તર છે અને અને 𝐡22 એડમિટન્સ છે કારણ કે તે 𝐈2 અને 𝐕2 વચ્ચેનો ગુણોત્તર છે તેથી હવે આપણી પાસે પેરામીટર તરીકે ઇમ્પિડન્સ વોલ્ટેજ ગેઇન કરંટ ગેઇન અને એડમિટન્સ હોવાથી આપણે તેમને હાઇબ્રીડ પેરામીટર્સ કહીએ છીએ તેથી હવે તમે કહી શકો છો કે h11 શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ h12 ઓપન સર્કિટ રિવર્સ વોલ્ટેજ ગેઇન h21 શોર્ટ સર્કિટ ફોરવર્ડ કરંટ ગેઇન h22 ઓપન સર્કિટ આઉટપુટ એડમિટન્સ હવે h પેરામીટર્સ તમે તે જ રીતે શોધી શકો છો જે રીતે આપણે z અથવા y પેરામીટર્સ ના કિસ્સામાં શોધીએ છીએ એટલે કે તમે ફક્ત સંબંધોને h પેરામીટર્સ ના સમીકરણો લખી શકો છો અને પછી તમે h પેરામીટર્સ સરળતાથી શોધી શકો છો રેસિપ્રોકલ સર્કિટ્સ ના કિસ્સામાં h12 −𝐡21 તેથી ટુ પોર્ટ નેટવર્ક નું હાઈબ્રિડ મોડલ તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તમે આ પ્રકારની સર્કિટ કેવી રીતે દોરશો જો તમે પહેલું સમીકરણ જુઓ કે જે આપણી પાસે 𝐕𝟏 h11I1h12V2 છે જે આમાંથી વહેતા કરંટ અને h11 નો ગુણાકાર છે અને પછી તમારી પાસે h12V2 છે તે ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ છે તેથી તે h12V2બનશે આ સરળ રેઝિસ્ટર અને ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ નું એક શ્રેણી સંયોજન છે તેથી જ તમે તેને વોલ્ટેજ V1 ના રૂપમાં વ્યાખ્યાયિત કરો છો હવે અહીં તે સમાંતર સંયોજન છે જેથી તમે તરત જ નોડલ એનાલિસિસ નો ઉપયોગ કરી શકો તેથી જો તમે કિર્ચહોફના કરંટ નિયમ Kirchhoff's current law વાપરો તો તમને I2h21I1h22V2 મળશે આ બે સમાન સમીકરણો છે જે આપણે h પેરામીટર્સને વ્યાખ્યાયિત કરવા માટે ઇનિશિયલી રજૂ કર્યા હતા ટુ પોર્ટ નેટવર્કના હાઇબ્રીડ મોડેલને દોરવા માટે સમાન સમીકરણનો ઉપયોગ કરી શકાય છે તેથી આ ચોક્કસ નેટવર્ક માટે તમારી સમકક્ષ h પેરામીટર સર્કિટ હશે હવે પેરામીટર્સનો બીજો સેટ છે જે h પેરામીટર્સ સાથે નજીકથી સંબંધિત છે અને તેમને શું કહેવામાં આવે છે તેઓને g પેરામીટર અથવા ઇનવર્ઝ હાઇબ્રીડ પેરામીટર્સ તરીકે ઓળખવામાં આવે છે હવે h પેરામીટર્સ ના કિસ્સામાં આપણે 𝐕1 અને 𝐈2 વચ્ચેના સંબંધને સ્થિર કરીએ છીએ તેથી V1 અને 𝐈2 એ h પેરામીટર્સ ના કિસ્સામાં ડિપેન્ડન્ટ વેરિએબલ્સ હતા હવે આ સ્થિતિમાં જ્યારે તમે g પેરામીટર્સ વ્યાખ્યાયિત કરી રહ્યા છો અથવા તમે h પેરામીટર્સ નું ઇનવર્ઝ કહી શકો છો આપણી પાસે I1 અને 𝐕2 ડિપેન્ડન્ટ વેરિએબલ્સ હશે 𝐕1 અને 𝐈2 ઇંડિપેન્ડન્ટ વેરિએબલ હશે તો હવે તમે ટર્મિનલ કરંટ અને વોલ્ટેજ નું વર્ણન કેવી રીતે કરશો I1g11V1g12I2 V2g21V1g22I2 આ સમીકરણોનો બીજો સેટ હોઈ શકે છે જે g પેરામીટર્સને વ્યાખ્યાયિત કરશે મેટ્રિક્સ ફોર્મ માં તમે કેવી રીતે લખી શકો છો તમે ડિપેન્ડન્ટ વેરિએબલ વેક્ટર તરીકે લખી શકો છો તેથી જો તમે જુઓ તો આ h પેરામીટર્સ થી ઇન્વર્ઝ છે કારણ કે h પેરામીટર્સ ના કિસ્સામાં આપણી પાસે V1 અને 𝐈2 ડિપેન્ડન્ટ વેરિએબલ તરીકે હતા અહીં આપણી પાસે તેનાથી વિરુદ્ધ છે તે I1 અને V2 ડિપેન્ડન્ટ વેરિએબલ તરીકે છે તેથી આપણે g ને હાઇબ્રીડ પેરામીટર્સ ના ઇન્વર્ઝ તરીકે કહીશું અથવા આપણે ટૂંકમાં g પેરામીટર્સ તરીકે કહીએ હવે તમે g પેરામીટર્સ નાં મૂલ્યો કેવી રીતે શોધી શકશો આ પેરામીટર્સ ના મૂલ્યોનું મૂલ્યાંકન હવે V10 સેટ કરીને કરી શકાય છે ઇનપુટ પોર્ટ શોર્ટ સર્કિટ છે તેથી h પેરામીટર્સ ના કિસ્સામાં આપણી પાસે 𝐕2 0 હતું જે આઉટપુટ પોર્ટ શોર્ટ સર્કિટ હતું અહીં 𝐕1 0 નો અર્થ છે ઇનપુટ પોર્ટ શોર્ટ સર્ક્યુટેડ અને I2 0 એટલે કે આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ છે h પેરામીટર્સ ના કિસ્સામાં આપણે 𝐈1 0 સેટ કર્યું છે જે ઇનપુટ પોર્ટ ઓપન સર્કિટ છે હવે જો તમે I20 સેટ કરો તો આપણને g11 I1V1 g21 V2V1 મળશે જો તમે V10 સેટ કરો તો g12 I1I2 g22 V2I2 𝐠11 𝐠12 𝐠21 અને 𝐠22 પેરામીટર્સ અનુક્રમે એડમિટન્સ કરંટ ગેઇન વોલ્ટેજ ગેઇન અને ઇમ્પિડન્સ રજૂ કરે છે તમે તેમની h પેરામીટર્સ સાથે તુલના કરી શકો છો જ્યાં h11 ઇમ્પિડન્સ હતો h12 એ વોલ્ટેજ ગેઇન હતો h21 કરંટ ગેઇન હતો અને h22 એડમિટન્સ હતો અહીં તમે જોશો કે h પેરામીટર્સ ના કિસ્સામાં જે પેરામીટર્સ છે તેનાથી વિરુદ્ધ છે g11 ઓપન સર્કિટ ઇનપુટ એડમિટન્સ g12 શોર્ટ સર્કિટ ફોરવર્ડ કરંટ ગેઇન g21 ઓપન સર્કિટ રિવર્સ વોલ્ટેજ ગેઇન g22 શોર્ટ સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ હવે અહીં પણ તમે g પેરામીટર્સ શોધી શકો છો જેમ આપણે z અથવા y પેરામીટર્સ ના કિસ્સામાં કર્યું હતું અહીં ઇન્વર્ઝ હાઇબ્રીડ મોડેલ કે જે g પેરામીટર મોડેલ છે તમે આની જેમ દોરી શકો છો જો તમે અહીં કરંટ સોર્સ અને રેઝિસ્ટન્સ ને સમાંતરમાં જોશો તો તમે આ કિસ્સામાં નોડલ એનાલિસિસનો ઉપયોગ કરી શકો છો જો તમે કિર્ચહોફનો કરંટના નિયમ અહીં લાગુ કરો તો પછી I1g11V1g12I2 જે તમને મળેલ ડિપેન્ડન્ટ કરંટ સોર્સ છે આ તમને સર્કિટના આ ભાગના કિસ્સામાં મળશે બીજા ભાગના કિસ્સામાં તમે જોશો કે ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ સાથે શ્રેણીમાં રેઝિસ્ટન્સ છે જેથી તમે કિર્ચહોફના વોલ્ટેજના નિયમનો ઉપયોગ કરશો જ્યારે તમે કિર્ચહોફના વોલ્ટેજના નિયમનો ઉપયોગ કરો છો ત્યારે તમે V2g21V1g22I2 લખી શકશો તેથી હવે તમે જોશો કે આ બંને સમાન સમીકરણો છે જેનો આપણે શરૂઆતમાં g પેરામીટર ના કિસ્સામાં ઉલ્લેખ કર્યો છે તેથી આ સમીકરણો g પેરામીટર્સ માટે સમકક્ષ સર્કિટ દોરવા માટે વાપરી શકાય છે ચાલો હવે આપણે થોડા ઉદાહરણો ની મદદથી આ ખ્યાલને સમજીએ ચાલો h પેરામીટર્સ ના કિસ્સામાં પ્રથમ ઉદાહરણ લઈએ અહીં જો તમે જોશો કે તમારી પાસે T સર્કિટ છે જેમાં એક 2 ઓહ્મ રેઝિસ્ટન્સ 3 ઓહ્મ રેઝિસ્ટન્સ અને 6 ઓહ્મ રેઝિસ્ટન્સ છે હવે આપણે h પેરામીટર્સ શોધવાની જરૂર છે તેથી આપણે h પેરામીટર્સ ના કિસ્સામાં મૂળભૂત વ્યાખ્યા નો ઉપયોગ કરીશું તેથી આપણે પ્રથમ h11 h21 શોધીશું આપણે પહેલા કરંટ સોર્સ I1 ને ઇનપુટ પોર્ટ સાથે જોડીશું અને આઉટપુટ પોર્ટ ને શોર્ટ સર્કિટ કરીશું તેથી જો તમે અહીં અપડેટ કરેલું સર્કિટ જુઓ તો તમારી પાસે પ્રશ્નમાં આપેલ T સર્કિટ છે હવે તમે આઉટપુટ પોર્ટ શોર્ટ સર્કિટ બનાવી રહ્યા છો અર્થાત આ કિસ્સામાં 𝐕2 0 અને તમે ઇનપુટ પોર્ટ પર કરંટ સોર્સ 𝐈1 લાગુ કરી રહ્યાં છો હવે જ્યારે તમે આઉટપુટ પોર્ટ ને શોર્ટ સર્કિટ કરો આ 3 ઓહ્મ અને 6 ઓહ્મ રેઝિસ્ટન્સ સમાંતર હશે તેથી તમે શું લખી શકો છો V1I123||64I1 h11 V1I14I1I14Ω હવે બીજા કિસ્સામાં તમારે શું કરવાનું છે હવે તમે આ પોઇંટ પર કરંટ ડિવિઝન નો ઉપયોગ કરશો તેથી જો તમે જોશો તો આ ચોક્ક્સ સેગમેન્ટ માંથી વહેતો કરંટ જે 3 ઓહ્મ રેઝિસ્ટન્સ છે તે કરંટ અહી વહે છે અને તે 3 ઓહ્મ અને 6 ઓહ્મ રેઝિસ્ટન્સ માં વહેચાય છે તેથી કરંટ ડિવિઝન નો ઉપયોગ કરીને તમે શોધી શકો છો કે 3 ઓહ્મ રેઝિસ્ટન્સ માંથી વહેતા કરંટ નું મૂલ્ય શું છે તેથી તમે કરંટ ડિવિઝન નો ઉપયોગ કરીને શું મેળવશો તમને આમાંથી વહેતા કરંટ નું મૂલ્ય મળશે પરંતુ અહીં કરંટ નું મૂલ્ય −𝐈2 પણ છે કારણ કે કરંટની દિશા વિરુદ્ધ છે તમે લખી શકો I2663I123I1 h21 I2I1 23I1I1 23 હવે આગળ આપણે શું કરવાનું છે આપણે 𝐡12 અને 𝐡22 ના મૂલ્યો શોધવાની જરૂર છે તેથી આપણે શું કરીશું આ કિસ્સામાં વોલ્ટેજ સોર્સ 𝐕2 ને આઉટપુટ પોર્ટ સાથે જોડશું અને આપણે ઇનપુટ પોર્ટને ઓપન સર્કિટ રાખીશું આ કિસ્સામાં 𝐈1 એ 0 બનશે અને આપણે આઉટપુટ પોર્ટ પર 𝐕2 લાગુ કરીશું તો હવે શું થશે હવે જો તમે આ પોઇંટ પર વોલ્ટેજ ડિવિઝન નો ઉપયોગ કરો તો તમે જોશો કે કિંમત V1663V223V2 h12 V1V2 23V2V2 23 છે હવે તમે આ પણ કહી શકો છો V2I2369I2 h22 I2V2 I29I219S હવે જો તમે જુઓ તો h12 23 અને 𝐡21 −23 છે તેથી તમે સીધી રીતે કહી શકો છો કે આ સર્કિટ રેસીપ્રોકલ સર્કિટ છે હવે આગળ ચાલો સર્કિટના g પેરામીટર્સ શોધવાનો પ્રયત્ન કરીએ જે સર્કિટ આ આકૃતિમાં આપવામાં આવી છે અહીં તમે જોશો કે સર્કિટમાં 1 ફેરાડે નો કેપેસિટર એક હેનરી નો ઇન્ડક્ટર છે અને 1 ઓહ્મનો એક રેઝિસ્ટન્સ છે આપણે s ના ફંક્શન તરીકે g પેરામીટર્સ શોધવા પડશે તેથી તેનો અર્થ એ કે આપણે પહેલા આ સર્કિટને લાપ્લાસ ડોમેન એટલે કે S ડોમેઈન માં રૂપાંતરિત કરવી પડશે તેથી પહેલા આપણે તેને લાપ્લાસ ડોમેઈન માં કન્વર્ટ કરીશું જે આપણે કહીશું કે s ડોમેઈન માં 1 હેનરી એ s થશે કેપેસિટરને 1 ભાગ્યા s દ્વારા રજૂ કરવામાં આવશે અને રેઝિસ્ટન્સ સમાન રહેશે હવે 𝐠11 અને 𝐠21 ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું આપણે વોલ્ટેજ સોર્સ 𝐕1 ને ઇનપુટ પોર્ટ સાથે જોડીશું અને આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ કરીશું જેમ આપણે આકૃતિમાં જોઈએ છીએ તો અહીં હવે શું થશે 𝐈2 શૂન્ય હશે અને આપણી પાસે ઇનપુટ પોર્ટથી વહેતો કરંટ 𝐈1 હશે હવે I1 ની કિંમત શું હશે તમે I1 ને સરળ રીતે I1V1s1 દ્વારા રજુ કરી શકો છો g11I1V11s1 હવે આગળ તમારે શું કરવાનું છે તમારે V1 ના રૂપમાં વોલ્ટેજ 𝐕2 નું મૂલ્ય શોધવું આવશ્યક છે તેથી તમે અહીં વોલ્ટેજ ડિવિઝન નો સીધો ઉપયોગ કરી શકો છો કારણ કે V2 એ 1 ઓહ્મ રેઝિસ્ટન્સ પર લાગુ થાય છે તે વોલ્ટેજ ડિવિઝન ની સહાયથી 𝐕1 ના રૂપમાં રજૂ કરી શકાય છે તેથી જો તમે વોલ્ટેજ ડિવિઝન નો ઉપયોગ કરો તો V21s1V1 g21V2V11s1 હવે આગળ આપણે 𝐠12 અને 𝐠22 શોધવાની જરૂર છે આપણે કરંટ સોર્સ I2 ને આઉટપુટ પોર્ટ સાથે જોડવું પડશે અને ઇનપુટ પોર્ટ શોર્ટ સર્કિટ કરવું પડશે આપણે ઇનપુટ પોર્ટ શોર્ટ સર્કિટ કરીશું જેનો અર્થ 𝐕1 𝟎 છે અને આપણે આઉટપુટ ટર્મિનલ પર કરંટ સોર્સ તરીકે 𝐈2 લાગુ કરીશું હવે આપણે 𝐠12 અને 𝐠22 ની કિંમત શોધવાની જરૂર છે તો આપણે શું કરીશું આપણે કરંટ ડિવિઝનનો ઉપયોગ કરીશું અહીં જો તમે જોશો તો કરંટ 𝐈2 એ 1 ઓહ્મ રેઝિસ્ટન્સ તેમજ ઈન્ડકટર માંથી વહે છે તેથી તમે જોશો કે કરંટનો ઘટક ઇન્ડક્ટર માંથી વહે છે I2 નો ઘટક બીજું કઈ નથી પણ I1 બરાબર છે તો આપણે શું કરવુ પડશે આપણે ઇન્ડક્ટર માંથી વહેતા I2 નો ભાગ શોધવો પડશે તેથી તે માટે આપણે કરંટ ડિવિઝનનો સરળ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તમે કરંટ ડિવિઝન નો ઉપયોગ કરો તો I1 1s1I2 g12I1I2 1s1 હવે આપણે V2 અને I2 વચ્ચેના સંબંધને શોધવાની જરૂર છે V2 ની કિંમત છે V2I21ss||19I2 તેથી હવે પછી ભલે તે એક સરળ નેટવર્ક હોય અથવા તમને તે નેટવર્ક મળે કે જેમાં રેઝિસ્ટન્સ ઈન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય તમે સરળતાથી z પેરામીટર્સ y પેરામીટર્સ h પેરામીટર્સ અથવા g પેરામીટર્સ શોધી શકો છો તેથી આ સાથે આપણે આપણું આજનું સેશન બંધ કરી શકીએ છીએ આ સેશનમાં આપણે લગભગ બે મહત્વપૂર્ણ પેરામીટર્સ વિશે ચર્ચા કરી હતી જે h પેરામીટર્સ અને g પેરામીટર્સ હતા